હેલો ક્લાઉડ કમ્પ્યુટિંગ છે

તેથી જેમ આપણે જોઈએ છીએ તે યાદ રાખો કે અગાઉના લેક્ચરોમાં આપણે વિવિધ પ્રકારના સર્વિસ મોડેલ કરી શકાય છે બરાબર તેથી પબ્લિક ક્લાઉડના કિસ્સામાં નામ સૂચવે છે તેમ તે સામાન્ય રીતે લોકો માટે મોટા પાયા પર ઉપલબ્ધ છે તેથી કોઈપણ તેને ખરીદી શકે છે અને તે સમગ્ર ઇન્ટરનેટ સામાન્ય લોકો સંસ્થા ઉદ્યોગ સાહસો અને કોઈપણ કે જે વસ્તુઓ ચૂકવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે તેના માટે ખુલ્લા ઉપયોગ માટે જોગવાઈ કરવામાં આવી છે ત્યાં ચોક્કસપણે કેટલાક કાનૂની નીતિ મુદ્દાઓ છે આપણે પણ અનુરૂપ થવાની જરૂર છે તેથી તે વ્યવસાય શિક્ષણવિદો સરકારી સંસ્થા અથવા તેમના કેટલાક સંયોજન દ્વારા સંચાલિત અને સંચાલિત હોઈ શકે છે બરાબર તે ક્લાઉડ પ્રોવાઈડર પ્રિમાઈસમાં ન હોય જેથી તે વસ્તુનું એક પાસું છે અને પબ્લિક સેટિંગ વગેરે વગેરે હોઈ શકે છે તેથી તે કોઈપણ માટે ખુલ્લું છે જે સબ્સ્ક્રાઇબ કરી શકે છે સામાન્ય રીતે સર્વિસ પ્રોવાઈડર હોઈ શકે છે અને તમે વસ્તુઓ પર વિવિધ પ્રકારના યુઝર હોઈ શકો છો તો ક્લાયન્ટ ક્લાયન્ટમાંથી એકથી વર્કલોડ થી જોખમ છે તેનો અર્થ એ છે કે તમારી તાર્કિક રીતે અથવા તે સૈદ્ધાંતિક રીતે હંમેશા શક્ય હોઈ શકે છે કે તમારા કમ્યુટિંગ સ્ટોરેજ જ્યાં તે કોઈ અન્ય વ્યક્તિની વસ્તુઓ છે ત્યાં છે હવે જો તે કોઈ સંસ્થા સાથે કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ વ્યક્તિ જે ખૂબ વફાદાર ન હોય અથવા આપણે ખૂબ સહાયકારી ન હોઈએ જેથી બે વસ્તુઓ બે કેટલાક બે અલગ અલગ યુઝર રહી શકે તે જ વસ્તુઓ પર કામ કરી શકે છે તેથી અન્ય અર્થમાં ત્યાં એક જોખમ છે આ છે આપણે શું કહીએ છીએ મલ્ટિ ટેનન્સી અને મલ્ટિ ટેનન્સીના જોખમો છે કારણ કે મને ખબર નથી કે વસ્તુઓ ક્યાં છે ક્યાં છે જો કે મારી ડેટા સર્વિસ અને અન્ય પ્રકારની વસ્તુઓને એક્સેસ છે કે કેમ તેથી મલ્ટિ ટેનન્સીનું જોખમ છે તેથી એકલ મશીનને સબ્સ્ક્રાઇબરના કોઈપણ સંયોજન દ્વારા વર્કલોડ દ્વારા શેર કરી શકાય છે સબ્સ્ક્રાઇબર વર્કલોડ કદાચ હરીફ અથવા વિરોધીઓના વર્કલોડ સાથે સહ નિવાસી હોય તેથી તે વિશ્વસનીયતા અને સુરક્ષા જોખમ બંનેનો પરિચય આપે છે તેથી ઓનસાઇટ સુધી ઉપલબ્ધ હોવી જોઈએ તેથી એક નિર્ભરતા છે સુરક્ષા સંબંધિત ડેટા પર મર્યાદિત વિઝિબિલીટી શક્ય છે બીજી મહત્વની બાબત એ છે કે ક્લાઉડમાં સ્થાનાંતરિત કરવા માટેનો ઓછો અપ ફ્રન્ટ માટે ન કરો જ્યાં તમે વિશિષ્ટ SLA અને વસ્તુઓના પ્રકાર સાથે વિશેષ દરે વાટાઘાટો કરો છો પરંતુ સામાન્ય રીતે નાની સંસ્થા અને મોટા પ્રમાણમાં લોકો માટે આપણે તેની પુષ્ટિ કરવાની જરૂર છે જે પણ આપવામાં આવે છે તેથી તદ્દન અન્ય અર્થ અન્ય પાસાઓ એ છે જે પબ્લિક બનાવે તે પ્રાઇવેટ છે તેથી તમારી પાસે તમારું પોતાનું ક્લાઉડ છે અને તમારી પાસે તમારા બધા રિસોર્સ છે જે તેના પર કામ કરી શકે છે બરાબર તેથી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ એક જ સંસ્થાના વિશિષ્ટ ઉપયોગ માટેની જોગવાઈ છે જેમાં બહુવિધ કન્ઝુમર અથવા વ્યવસાય એકમોનો સમાવેશ થાય છે જેમ કે એક જ સંસ્થા IIT KGP પ્રાઇવેટ ક્લાઉડ તમામ વસ્તુઓને પૂરી કરીને જે IIT વિભાગો શાખાઓ વગેરેમાં છે સંસ્થા દ્વારા સંચાલિત અને સંચાલિત માલિકીનું હોઈ શકે છે અથવા તે અહીંથી રિસોર્સનું સંચાલન કરતા તૃતીય પક્ષ દ્વારા આઉટસોર્સ કરી શકાય છે પરંતુ તે તમારા નેટવર્ક નિયંત્રણ અને વસ્તુઓના પ્રકાર હેઠળ તમારા અધિકારક્ષેત્ર હેઠળના તમારા પરિસરમાં છે અને તે જગ્યા પર અથવા બહાર પણ અસ્તિત્વ ધરાવે છે તેથી કે ત્યાં સામાન્ય રીતે પરિસરમાં હોય છે અથવા હું કહી શકું કે મારી પાસે પ્રાઇવેટ વસ્તુઓ છે અથવા આપણે શું કહીએ છીએ તે પ્રાઇવેટ ક્લાઉડને આઉટસોર્સ કરીએ છીએ જ્યાં હું જગ્યાની બહાર કરી શકું છું પરંતુ તેમ છતાં તે અધિકારક્ષેત્ર છે અથવા મારી નીતિ નિર્ધારિત નિયમો અથવા સંસ્થાના નિયમો જે ચલાવે છે તેથી કેટલાક ઓપન સોર્સ અને તેથી વધુ છે આગળ તેથી એવી ઘણી વસ્તુઓ છે જે વસ્તુમાં પ્રાઇવેટ કલાઉડ આપે છે તેથી લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ પ્રાઇવેટ ક્લાઉડ પરિસરની બહાર અસ્તિત્વમાં હોઈ શકે છે અને તૃતીય પક્ષ દ્વારા સંચાલિત થઈ શકે છે તેથી માત્ર એનો અર્થ એ નથી કે જવાબદારી લેવી અથવા હું મૂળભૂત રીતે આખી વસ્તુ પર નિયંત્રણ જાળવવા માંગુ છું પરંતુ હું મૂળભૂત રીતે પરિસરની બહાર રહી શકું છું અથવા હું તૃતીય પક્ષની મદદથી અલગ વસ્તુ માટે પણ ઇન્સ્ટોલ કરી શકું છું આમ બે પ્રાઇવેટ ક્લાઉડ દૃશ્યો એક ઓન સાઇટ પ્રાઇવેટ ક્લાઉડ છે જે હકીકતમાં છે અથવા જે તરત જ આવે છે જે આપણા મગજમાં આવે છે જ્યારે આપણે કોઈપણ પ્રાઇવેટ છે તે વિશે વાત કરીએ છીએ તે કન્ઝ્યુમરના પરિસર તરીકે અમલમાં મૂકાયેલા પ્રાઇવેટ કલાઉડને લાગુ પડે છે બીજું આઉટસોર્સ પ્રાઇવેટ ક્લાઉડ છે જેમ કે મારી પાસે મારા પરિસરની બહાર આઉટસોર્સ કરેલી વસ્તુઓનો પ્રાઇવેટ હિસ્સો છે પરંતુ તે મારા માટે પ્રાઇવેટ નથી બરાબર તેથી પ્રાઇવેટ ક્લાઉડ પર લાગુ થાય છે જ્યાં સર્વર બાજુ હોસ્ટિંગ કંપની ને આઉટસોર્સ કરવામાં આવે છે જ્યાં તે ત્યાં હોય તેથી ઓન સાઇટ પ્રાઇવેટ ક્લાઉડના કિસ્સામાં સુરક્ષા પરિમિતિ સબ્સ્ક્રાઇબર ના ઓન સાઇટ રિસોર્સ અને પ્રાઇવેટ ક્લાઉડના રિસોર્સ બંનેની આસપાસ વિસ્તરે છે તેથી તમારી સુરક્ષા પરિમિતિ અથવા તમારું કાનૂની નિયંત્રણ મૂળભૂત રીતે પ્રાઇવેટ ક્લાઉડ ધરાવે છે બરાબર સુરક્ષા પરિમિતિ પ્રાઇવેટ ક્લાઉડ રિસોર્સ પર નિયંત્રણની બાંયધરી આપતી નથી પરંતુ સબ્સ્ક્રાઇબર અન્ય રિસોર્સ પર નિયંત્રણનો ઉપયોગ કરી શકે છે જેમ કે રિસોર્સ પર તેથી તે ઓનસાઇટના કિસ્સામાં પ્રાઇવેટ ક્લાઉડ ગમે તે હોય હું પ્રાઇવેટ ક્લાઉડના સમગ્ર રિસોર્સ પર એકંદર નિયંત્રણ રાખી શકું છું તેથી ઓનસાઇટ પ્રાઇવેટ ક્લાઉડને જાળવવાના ફાયદા અને ગેરફાયદામાં કેટલીક સમસ્યાઓ છે જે છે નેટવર્ક ડિપેન્ડન્સી ઓનસાઇટ પ્રાઇવેટ છે બરાબર સબ્સ્ક્રાઇબર તેથી તે તમારા ઇન્ટરનેટ નેટવર્ક પર ડિપેન્ડન્સી છે અહીં હોવું જોઈએ સબ્સ્ક્રાઇબરને હજુ પણ IT કૌશલ્યની જરૂર છે મારી સંસ્થા મારા પોતાના ક્લાઉડને જાળવે છે અથવા સંસ્થા પોતાના ક્લાઉડને જાળવી રાખે છે તેથી તેને જાળવવા માટે અમુક પ્રકારની કુશળતા હોવી જોઈએ વર્કલોડ સ્થાન ક્લાયન્ટથી છુપાયેલું છે ભલે મારા ક્લાયન્ટ મારા સબ્યુનિટ્સ માં અલગ હોય તો પણ આ ક્લાયન્ટથી છુપાયેલું છે ભલે તે પરિસરની અંદર હોય અથવા ઓન સાઇટ પ્રાઇવેટ ક્લાઉડ હોય કે જે વાસ્તવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડથી છુપાયેલું હોય જ્યાં ક્લાયન્ટ મારી પોતાની સંસ્થાની વસ્તુઓ હોય અથવા મારા પોતાના ક્લાયન્ટ બીજી બાજુ હોય મલ્ટિ ટેનન્સીનું જોખમ ફરીથી અંદરની બાબતોના સમાન મુદ્દાઓ પણ અમલમાં આવે છે ડેટા આયાત નિકાસ અને પ્રદર્શન મર્યાદા ડેટા આયાત નિકાસના મુદ્દાઓ હોઈ શકે છે કારણ કે ત્યાં ઘણા બધા ડેટા છે જે બહાર જશે અને નીચે જશે તેથી માંગ પર જથ્થાબંધ ડેટા આયાત નિકાસ ઓન સાઇટ પ્રાઇવેટ ક્લાઉડ નેટવર્ક ક્ષમતા પર મર્યાદિત છે અથવા નેટવર્ક મર્યાદાને કારણે વાસ્તવિક સમયની જટિલ પ્રક્રિયા કદાચ સમસ્યારૂપ બની શકે છે બાહ્ય જોખમોથી સંભવિત રીતે મજબૂત સુરક્ષા સામાન્ય રીતે જો તે તમારા નેટવર્કની સીમામાં પ્રાઇવેટ હોય તો તમારા નેટવર્કની અન્ય વિશેષતાઓ અમલમાં આવે છે જેમ કે મેં મારા અગાઉના એક લેક્ચરમાં ઉલ્લેખ કર્યો હતો કે IIT ખરગપુરે મેઘમાલા શું છે તેના સંશોધન હેતુ માટે પ્રાઇવેટ ક્લાઉડ ઇન્સ્ટોલ કર્યું છે અથવા વિકસાવ્યું છે પરંતુ તે મારા નેટવર્ક પ્રિમાઈસમાં છે તેથી IIT માટે ગમે તે નેટવર્ક સુરક્ષા પરિમાણો અથવા વિશેષતાઓ હોય ખરગપુર આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ લાગુ કરવામાં આવે છે તેથી શું થાય છે કે તેની પાસે સંભવિત રીતે મજબૂત સુરક્ષા વિશેષતા છે ક્લાઉડમાં સ્થાનાંતરિત કરવા માટે ઉચ્ચ અપફ્રન્ટ ખર્ચ માટે નોંધપાત્ર છે તેથી તે બીજી સમસ્યા છે બરાબર જ્યારે પણ તમારી પાસે પ્રાઇવેટ કલાઉડ હોય તેથી ઇન્સ્ટોલ જાળવણી કરવામાં નોંધપાત્ર ખર્ચ છે અને પ્રાઇવેટ ક્લાઉડમાં સમગ્ર વસ્તુને સ્થાનાંતરિત કરવામાં નોંધપાત્ર ખર્ચ હોઈ શકે છે જો તમારી પાસે તમારી કોઈ વસ્તુ હોય તો તે બધા મર્યાદિત રિસોર્સ છે તમે તેને વધારવા માંગો છો તમારે ફક્ત ઇન્સ્ટોલ ખરીદવાની જરૂર છે એટલું જ નહીં કે હાલની વસ્તુઓ સાથે યોગ્ય રીતે આંતરક્રિયા કરવાની જરૂર છે તેથી આમ કરવાથી તમારી પાસે સમય છે તમારી પાસે મર્યાદિત રિસોર્સ છે જેમ કે અચાનક હું રિસોર્સ ઉપર અથવા નીચે જઈ શકું છું તેથી ઓન સાઇટ પ્રાઇવેટ ક્લાઉડમાં કોઈપણ ચોક્કસ સમયની નિશ્ચિત કમ્પ્યુટિંગ અને સ્ટોરેજ ક્ષમતા હોય છે જે અનુરૂપ અપેક્ષિત વર્કલોડ અને ખર્ચને અનુરૂપ હોઈ શકે છે તેથી જ્યારે પણ હું પ્રાઇવેટ ક્લાઉડ ઇન્સ્ટોલ કરું ત્યારે આપણે શું કરીએ છીએ તેથી મારી પાસે સ્ટોરેજ કમ્પ્યુટિંગ વગેરે જેવી વસ્તુઓનો અંદાજ છે અને પછી કેટલીક જોગવાઈઓ રાખે છે જેમ કે તે ખરીદી છે કે સ્ટાફ x માત્રા પર અથવા હું 1 5 માત્રા ઇન્સ્ટોલ કરું છું પરંતુ તે વસ્તુ છે કે હું વસ્તુની તે 1 5x માત્રા સુધી મર્યાદિત છું તેથી હું આને પ્રાઇવેટ રાખું છું તેનો બીજો પ્રકાર છે પરંતુ હું તેને આઉટસોર્સ કરું છું જેથી કરીને વગેરે ઇન્સ્ટોલ કરવાનું જાળવવું મારો અર્થ એ નથી કે સંસ્થા કાળજી લેતી નથી પરંતુ તે આઉટસોર્સ કરે છે તેથી તે સોર્સ છે તેથી મારી પાસે એક ચેનલ છે જે વસ્તુઓને જોડે છે પરંતુ તે અંતે આખી સામગ્રી મારા માટે પ્રાઇવેટ છે તેથી આઉટસોર્સ પ્રાઇવેટ ક્લાઉડ પર હાથ ધરવામાં આવેલ ડેટા અને પ્રોસેસિંગ ની સુરક્ષા સુરક્ષા પરિમિતિ અને સંરક્ષિત કોમ્યુનિકેશન બંનેની શક્તિ અને ઉપલબ્ધતા પર આધારિત છે તેથી આપણે શું જરૂરી છે કે મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાહ્ય વસ્તુઓ પર સુરક્ષિત હોવું જોઈએ ચોક્કસ સ્તર અથવા અપેક્ષિત સ્તર સુધી અન્ય ચેનલ જ્યાં નેટવર્ક ચેનલ દ્વારા અથવા નેટવર્ક કોમ્યુનિકેશન લિંક કે જેના પર હું વાત કરું છું કે જેના પર હું વાતચીત કરું છું અથવા જેના પર મારી સંસ્થા ક્લાઉડ સાથે વાતચીત કરે છે તે સુરક્ષિત હોવી જોઈએ તેથી ફરીથી આઉટસોર્સ પ્રાઇવેટ ક્લાઉડનો ઉપયોગ કરવાના કેટલાક ફાયદા અને ગેરફાયદાઓ છે એક નેટવર્ક ડિપેન્ડન્સી છે કે ફરીથી હું વસ્તુઓ કેવી રીતે કનેક્ટ થશે તેના પર નિર્ભર છું વર્કલોડ સ્થાન ક્લાયન્ટથી છુપાયેલ છે ફરીથી તે પ્રકારની સમસ્યાઓ તે મલ્ટી ટેનન્સીથી છે જ્યાં હું મારા પ્રાઇવેટ ક્લાઉડને હોસ્ટ કરી રહ્યો છું અન્ય લોકો પણ પ્રાઇવેટ ક્લાઉડને હોસ્ટ કરી શકે છે તેથી ડેટા આયાત નિકાસ અને પ્રદર્શન મર્યાદા સમાન વસ્તુ અસ્તિત્વમાં છે બાહ્ય જોખમથી સંભવિત મજબૂત સુરક્ષા તમારી પાસે હજુ પણ પ્રાઇવેટ વસ્તુઓ છે તે સંપૂર્ણ રીતે પબ્લિક નથી અને બધા લોકો તમારા ક્લાઉડ પર કૂદકો લગાવી રહ્યા નથી પરંતુ તેમ છતાં તમે કદાચ કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરી રહ્યાં છો જે વધુ નીચલા સ્તરે ઉચ્ચતમ સ્તરે વધુ જોખમ હોઈ શકે છે અને તેથી વધુ પરંતુ ઉચ્ચ સ્તરે તમે કોઈને વસ્તુઓમાં પ્રવેશવાની મંજૂરી આપતા નથી કલાઉડને હળવા કરવા માટે સાધારણથી નોંધપાત્ર અપ ફ્રન્ટ ખર્ચ તેથી તે વસ્તુઓ પર આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ તે સમાન છે અને મોટાભાગના કેસોમાં તમારે SLA ની શરતોમાં વાટાઘાટ કરવાની જરૂર છે તે પ્રોવાઈડર સાથે કે જે તમને આ ક્લાઉડ પ્રદાન કરે છે તે તમારા અથવા ત્રીજા પક્ષ સાથે રોસોર્સની વ્યાપક ઉપલબ્ધતા કદાચ એક ફાયદો છે કારણ કે આ મર્યાદિત નથી હું એક તક લઈ રહ્યો છું તેથી હું તેને વધારવા માટે વિનંતી કરું છું કે બીજા છેડે વધારો કરવો ખૂબ જ શક્ય છે પ્રોવાઈડર પાસે રિસોર્સ નથી સામાન્ય રીતે તેમની પાસે તેમની મુખ્ય આધાર પર ઘણાં રિસોર્સ હોય છે તેથી એક બાજુ પ્રાઇવેટ છે એક બાજુ પબ્લિક છે અન્ય લાક્ષણિક પ્રકારનો ક્લાઉડ કમ્યુનિટી ક્લાઉડ છે બરાબર તેથી તે મૂળભૂત રીતે પ્રયાસ કરે છે કારણ કે આપણે ચર્ચા કરી છે તે મૂળભૂત રીતે કોઈ ચોક્કસ કમ્યુનિટીને સર્વિસ આપવાનો પ્રયાસ કરે છે તે સામાન્ય રીતે પબ્લિક અથવા પ્રાઇવેટ બંને રીતે કાર્ય કરી શકે છે અને તે મૂળભૂત રીતે કોઈ ચોક્કસ કમ્યુનિટીને પૂર્ણ કરે છે જેનું કાર્યનું કંઈક સમાન ક્ષેત્ર હોય છે અથવા આંતરસંચાલનનું સમાન ધ્યાન હોય છે તેથી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સંસ્થાના કન્ઝ્યુમરના ચોક્કસ કમ્યુનિટીના વિશિષ્ટ ઉપયોગ માટેની જોગવાઈ છે જે સંબંધિત છે જેનો અર્થ થાય છે કે તેઓ સમાન વિચારસરણી ધરાવે છે જે સમાન મિશન સુરક્ષા જરૂરિયાત નીતિ પાલન વિચારણા વગેરે હોઈ શકે છે તે કમ્યુનિટીમાં એક અથવા વધુ સંસ્થાની માલિકીનું તેમના દ્વારા સંચાલિત ચાલિત હોઈ શકે છે તેથી તૃતીય પક્ષ અથવા તેના કેટલાક સંયોજનો પરિસરમાં અથવા તેની બહાર અસ્તિત્વમાં હોઈ શકે છે તેથી તે પરિસરમાં પરિસરની બહાર હોઈ શકે છે ત્યાં ઘણા કમ્યુનિટી ક્લાઉડ છે અને જે વિવિધ સર્વિસ પ્રોવાઈડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેથી ત્યાં એક વસ્તુ હોઈ શકે છે કે જેમ કે ત્યાં ઘણી A B C સંસ્થા છે ત્યાં X Y Z સંસ્થા છે અને ત્યાં તેઓ ABC XYZ જેવા વિવિધ સંયોજનોના સમૂહ બનાવી શકે છે એક કમ્યુનિટી હોઈ શકે છે X Y સાથે A અન્ય કમ્યુનિટી હોઈ શકે છે અને તેથી આગળ તેથી વસ્તુઓને એકસાથે લાવવાની સંભાવના છે ત્યાં એવી પણ શક્યતા છે કે હું એક કમ્યુનિટી અમુક સમયના રૂપે અસ્તિત્વમાં હોઈ શકે અન્ય કોઈ સમયે તે અસ્તિત્વમાં ન હોઈ શકે હું એક સંસ્થા હોઈ શકું છું જે આપણા રોજિંદા જીવન જેવી વસ્તુઓની એક કરતા વધુ કમ્યુનિટી હોઈ શકે છે હું મારા ઓફિસ જૂથનો એક ભાગ હોઈ શકું છું ઉપરાંત કહો કે હું મારા રહેણાંક કમ્યુનિટીનો એક ભાગ છું તેથી ત્યાં વિવિધ નીતિઓ હોઈ શકે છે અને વગેરે વસ્તુઓ છે પરંતુ તે પ્રાથમિક ઉદ્દેશ્ય છે કે સમાન અથવા સમાન પ્રકારના સંબંધિત અથવા સમાન પ્રકારનો વર્કફ્લો છે એવું બને છે કે આ કમ્યુનિટી તેમને એક કમ્યુનિટીમાં બનાવે છે એ ઉત્પાદકતામાં મદદ કરશે ફરીથી ઘણા બધા લક્ષણો ગુણદોષ વગેરે છે સહભાગી સંસ્થા બાઉન્ડ્રી કંટ્રોલર્સ જેવી પોલિસી સ્પષ્ટીકરણ તકનીકો છે જેમ કે મારા રોલના આધારે હું અમુક ડેટા એક્સેસ કરું છું બરાબર અને ડિપ્લોયમેન્ટ મોડેલના અન્ય સ્વરૂપોની જેમ અહીં પણ આપણી પાસે નેટવર્ક ડિપેન્ડન્સી છે સબ્સ્ક્રાઇબરને હજુ પણ કેટલાક IT કૌશલ્યોની જરૂર છે કારણ કે તેને વિવિધ કમ્યુનિટી વસ્તુઓ સાથે જાળવવાની જરૂર છે વર્કલોડ સ્થાનો ફરીથી ક્લાયન્ટથી છુપાયેલા છે ડેટા આયાત નિકાસ પ્રદર્શન મર્યાદાઓ તેના પર મુદ્દાઓ છે જેમ કે કમ્યુનિટી વસ્તુઓ વચ્ચે કેવી રીતે ડેટા છે વગેરે વગેરે કે કમ્યુનિટીમાં જ્યારે બહુવિધ સબ્સ્ક્રાઇબર સક્રિય થાય છે કે વસ્તુઓ કેવી રીતે હશે અને ઘણા કિસ્સાઓમાં આ કમ્યુનિટી ઢીલી રીતે જોડાયેલા હોય શકે છે જેથી બાહ્ય વસ્તુથી સંભવિત મજબૂત સુરક્ષાનું સંચાલન કરવા માટે વસ્તુઓ વધુ જટિલ બની જાય છે કારણ કે તમે હજી પણ એક કમ્યુનિટીમાં છો જેથી તમારી પોતાની પોલિસી સાથે તમારી પાસે તમારી કમ્યુનિટી પોલિસીના આધારે બાહ્ય જોખમોનો વધુ સારો પ્રતિકાર હોય ક્લાઉડ પર સ્થાનાંતરિત કરવા માટે ઉચ્ચ ચલ અપ ફ્રન્ટ ખર્ચ તેથી આપણે જોયું તેમ ખરેખર પ્રાઇવેટ ક્લાઉડના કિસ્સામાં કલાઉડ પર સ્થાનાંતરણ માટે ઉચ્ચ ચલ અપ ફ્રન્ટ ખર્ચ છે કારણ કે તે પબ્લિક રૂપે ઉપલબ્ધ નથી તેથી તમારે વસ્તુઓ બનાવવાની જરૂર છે અને ત્યાં વિવિધ પ્રકારની વસ્તુઓ હોઈ શકે છે જેમ કે ત્યાં ત્રણ સંસ્થાઓ છે જે અમુક બાઉન્ડ્રી કંટ્રોલર સાથે કમ્યુનિટી બનાવે છે જ્યાં પ્રાઇવેટ સબ્સ્ક્રાઇબર સાથે અને તે મુદ્દાઓ અમલમાં આવે છે કમ્યુનિટી ક્લાઉડ પરિસરમાં હોઈ શકે છે અથવા કમ્યુનિટી ક્લાઉડ પરિસરની બહાર હોઈ શકે છે એટલે કે કમ્યુનિટી ક્લાઉડ આઉટસોર્સ થઈ શકે છે જેમ કે આપણે જોયું છે પ્રાઇવેટ ક્લાઉડના કિસ્સામાં તેથી એકવાર આપણે નેટવર્ક ડિપેન્ડન્સીને આઉટસોર્સ કરીએ છીએ વર્કલોડનું સ્થાન ક્લાયન્ટથી જાણીતું નથી અથવા છુપાયેલું છે મલ્ટિ ટેનન્સી ડેટા ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને પ્રદર્શન મર્યાદાના મુદ્દાઓથી જોખમ આ બાહ્ય જોખમોથી સંભવિત મજબૂત સુરક્ષામાં આવશે કારણ કે આપણે ઉલ્લેખ કર્યો છે કે તમે હજી પણ કમ્યુનિટી પર છો સાધારણ થી નોંધપાત્ર અપ ફ્રન્ટ ખર્ચ જો તે આઉટસોર્સ હોય તો આઉટસોર્સ દ્વારા ઘણો લોડ લેવામાં આવે છે આ સંસ્થામાં છે તેથી એવી સંભાવના છે કે એકંદર લોડિંગ કરી રહ્યાં હોવ તો વ્યાપક રિસોર્સની ઉપલબ્ધતા શક્ય છે તેથી આ સિવાય આપણે સૈદ્ધાંતિક રીતે જોઈ શકીએ છીએ અથવા વ્યવહારિક રીતે જોઈ શકીએ છીએ કે મારી પાસે કલાઉડ હોઈ શકે છે જે આ બધી વસ્તુઓનું સંયોજન છે તેથી મારી પાસે પ્રાઇવેટ પબ્લિક કમ્યુનિટી વસ્તુઓ હોઈ શકે છે ખાસ કરીને પબ્લિક પ્રાઈવેટ ક્લાઉડ સાથે મારી પાસે ક્લાઉડ હોઈ શકે છે જે આવા એક કરતાં વધુ પ્રકારના ડિપ્લોયમેન્ટ મોડેલનું સંયોજન છે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ બે વધુ અલગ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ કમ્યુનિટી અથવા પબ્લિકની રચના છે તેથી મારી પાસે ત્રણ પ્રકારની વસ્તુઓ છે અને પછી હું એક કલાઉડનો અહેસાસ કરવા માંગુ છું જેમાં આ ત્રણ વસ્તુઓનું સંયોજન છે શા માટે આ અગત્યનું છે સૌ પ્રથમ તો તે બધા આધાર રાખે છે કે હું કેવા પ્રકારની પેટર્ન કે વિદ્યાર્થીઓની પરીક્ષાની બાબતો વગેરે રાખું છું તેના કરતાં ઘણું ઓછું હોય છે બરાબર તેથી જો કે ત્યાં સમાન પ્રકારની કામગીરી હોઈ શકે છે પરંતુ એક સાથે હું દૂર જઈ શક્યો હોત અને આને આઉટસોર્સ કરી શક્યો હોત અને તે બધુ કરવા માટે પબ્લિક ક્લાઉડ પર ગયો હોત બરાબર અને જ્યારે અન્ય એક પણ તે આર્થિક છે હું તેને મારી પ્રાઇવેટ વસ્તુઓ તરીકે રાખવા માંગુ છું હવે હું એક પ્રાઇવેટ સંયોજન ધરાવી શકું છું બરાબર કેસોની સંખ્યા તરીકે કેટલીકવાર એવું બને છે કે તમે પ્રાઇવેટ સાથે કંઈક કરો છો અને વસ્તુઓમાં અચાનક વધારો થવાને કારણે તમારે કેટલાક રિસોર્સની જોગવાઈ કરવાની જરૂર છે પછી અચાનક પ્રાઇવેટ ક્લાઉડમાં રિસોર્સની જોગવાઈ વધારવી અથવા ખરીદી વગેરે એ એક લાંબી પ્રક્રિયા છે તેથી તમે પબ્લિક ક્લાઉડ પર વસ્તુને ટૂંકા ગાળા માટે ખરીદો છો જેથી તમારી પ્રક્રિયા એક સ્થળે છે અને આ વસ્તુઓ પર જાય છે તેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્યુનિટી કે જે યુનિક એન્ટિટી કરીએ છીએ તેથી બંને ડેટા અને કેટલીકવાર એપ્લીકેશન ધારો કે તમારી એપ્લિકેશન કેટલાક રિસોર્સ સાથે પ્રાઇવેટ ક્લાઉડ પર ચાલી રહી હતી હવે તમે VMની જોગવાઈ કરો છો જે મૂળભૂત રીતે પબ્લિક ડોમેન કરવાની જરુર છે અથવા એપ્લિકેશનની પોર્ટેબીલીટી સમસ્યાઓ છે કે કેમ તે જોવાની જરૂર છે તેથી હાઇબ્રિડ ક્લાઉડના ઉદાહરણો છે કેટલાક લોકપ્રિય વિન્ડોઝ એઝ્યોર હાઇબ્રિડ ક્લાઉડ માટે સક્ષમ છે VMવેર V ક્લાઉડ હાઇબ્રિડ ક્લાઉડની ક્ષમતા છે અને મેં ઉલ્લેખ કર્યો છે કે અન્ય ઘણા પ્રોવાઈડર છે જે આ પ્રકારની વસ્તુઓ પ્રદાન કરે છે તેથી હાઇબ્રિડ ક્લાઉડ બે અથવા વધુ પ્રાઇવેટ પબ્લિક વગેરેથી બનેલું છે તેઓ હાઇબ્રિડ બનાવવા માટે પસંદ કરેલા ક્લાઉડના પ્રકારને આધારે કામગીરી વિશ્વસનીયતા સુરક્ષા ગુણધર્મમાં નોંધપાત્ર તફાવત ધરાવે છે જો તે કમ્યુનિટી ક્લાઉડ અથવા પબ્લિક અને વગેરે છે તો તેમાં સુરક્ષા વિશેષતાઓ વગેરેમાં વિવિધ પ્રદર્શનમાં તફાવત હશે તેથી હાઇબ્રિડ કલાઉડ અત્યંત જટિલ હોઇ શકે છે જે મુખ્ય બાબતોમાંની એક છે જેમ કે ધારો કે તમારી ચોક્કસ એપ્લિકેશન ચાલી રહી છે અને તેને પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડના સંયોજન પર ચલાવવાની જરૂર છે તો એકંદર અંતર્ગત આર્કિટેક્ચર ખૂબ જટિલ હોઈ શકે છે જેથી તમારી એપ્લિકેશન વસ્તુઓ પર એકીકૃત રીતે ચાલે તેથી અમુક સમયે આ પ્રાઇવેટ કલાઉડ અત્યંત જટિલ હોઈ શકે છે હાઇબ્રિડ કલાઉડ સમય સાથે બદલાઈ શકે છે જ્યારે ઘટક કલાઉડ જોડાય છે અથવા છોડી દે છે ત્યાં બીજું મોટું પરિબળ છે તેથી આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ તે એવું બની શકે કે તમે તમારા પોતાના પ્રાઇવેટ ક્લાઉડ અને અન્ય બે પબ્લિક કલાઉડ સાથે હાઇબ્રિડ ક્લાઉડ બનાવો તેથી હવે તે એટલું બદલાઈ શકે છે કે કેટલાક પબ્લિક ક્લાઉડ તમારા નિયમો અને શરતો અને સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થવાના આધારે ડિસ્કનેક્ટ કરવા માટે અત્યંત જટિલ ઘટના બની જાય છે બરાબર તેથી તેનો અર્થ એ છે કે સમય જતાં ઘટક કલાઉડ નીકળી શકે છે અથવા જોડાઈ શકે છે અને સમગ્ર પ્રક્રિયાને ખૂબ જટિલ બનાવે છે તો હવે મારે શું પસંદ કરવું જોઈએ બરાબર મારું ડિપ્લોયમેન્ટ મોડેલ શું હોવું જોઈએ એ બીજો મોટો પ્રશ્ન છે બરાબર તે સંપૂર્ણપણે તમારી જરૂરિયાત પર આધાર રાખે છે જેમ કે જો મારી પાસે નાની સંસ્થા અથવા વ્યક્તિઓ હોય તો મારું પબ્લિક ક્લાઉડ સારો ઉકેલ હોઈ શકે છે તેથી લાંબા સમયથી મારો વ્યવસાય એવી કોઈ વસ્તુ પર આગળ વધી રહ્યો નથી જે મને પોતાના પ્રાઇવેટ ક્લાઉડ પર જવા માટે કમ્પાઇલ કરે છે અન્ય સતત છે જેમ કે હું કોઈ બીજા માટે વ્યવસાય કરું છું બરાબર કે મારી પાસે કોઈ અન્ય સબ્સ્ક્રાઇબર બેઝ અથવા ક્લાયન્ટ બેઝ છે હવે આ ક્લાયન્ટ એવી વસ્તુઓ શોધી શકે છે જેમ કે ધારો કે મારી પાસે સ્ટોરેજ પ્રોવાઈડર છે ડેટા સ્ટોરેજ પ્રોવાઈડર છે હવે મારી પાસે ક્યાં તો આ તમામ સ્ટોરેજ મારા પરિસરમાં છે અથવા હું આ રિસોર્સને આઉટસોર્સ કરી શકું છું અથવા અન્ય પબ્લિક કલાઉડમાંથી આ રિસોર્સની જોગવાઈ કરી શકું છું હવે એવું બની શકે છે કે મારા ક્લાયન્ટ કે જેઓ કંઈક મિશન જટિલ ક્લાયન્ટ હોઈ શકે છે જેમ કે નાણાકીય ક્ષેત્ર અથવા સંરક્ષણ ક્ષેત્ર હોઈ શકે છે તેઓ ઇચ્છે છે કે ના ના ના એવું થઈ શકે નહીં તમારી પાસે તમારી પોતાની વસ્તુ હોવી જરૂરી છે તેથી તે બધું તેના પર નિર્ભર છે કે તેને જોવાની મારી રીત કેવી હોવી જોઈએ બરાબર હું એક સંયોજન ધરાવી શકું છું કારણ કે આપણે હાઇબ્રિડ વિશે વાત કરી રહ્યા છીએ હું મારી જરૂરિયાતને આધારે પ્રાઇવેટ પબ્લિક અને તેથી આગળનું સંયોજન ધરાવી શકું છું અથવા શું હું મારી એપ્લિકેશનને વિવિધ વસ્તુઓમાં મારા ડેટામાં મારી એપ્લિકેશનને વિવિધ કેટેગરી માં વર્ગીકૃત કરી શકું છું અને પછી હું કહું છું કે આ સમૂહ પ્રાઇવેટમાં જઈ શકે છે આ સમૂહ પબ્લિકમાં જઈ શકે છે આ કમ્યુનિટીમાં જઈ શકે છે અને આ પ્રકારની વસ્તુઓ તેથી તે બધી વસ્તુઓનું સંચાલન કરવું એ અન્ય એક મોટો પડકાર છે અથવા તે સંસ્થા અથવા સંસ્થા માટે તેને હેન્ડલ કરવું તેથી આ સાથે આપણે આ લેક્ચર બંધ કરીશું અને આપણે પછીની વાતોમાં ક્લાઉડ